ત્યાં જેટલા PUSH છે તેટલા POP હોવા જોઈએ નહીં તો શું થશે તેથી ત્યાં કોઈ મેળ નહીં હોય અને તે કિસ્સામાં આ રીટર્ન સૂચના દ્વારા લેવામાં આવેલ રીટર્ન સરનામું સમસ્યામાં મુકાશે તો ચાલો આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે આ વસ્તુ કેવી રીતે બની શકે છે તો તમે જાણો છો કે જ્યારે હું સબરૂટિન પર જઈ રહ્યો હોવ અને જો આ સ્ટેક ટોપ હોય તો તેમાં રિટર્ન સરનામું હોય છે તેથી આ બે સ્થળોએ તેમની પાસે રિટર્ન સરનામું હશે હવે તે પછી શરૂઆતમાં મેં એક જ PUSH કર્યું છે તો કહો કે આ PUSH D છે તેથી D જોડી અહીં PUSH કરવામાં આવી છે તેથી આ તમારું D રજીસ્ટર છે અને આ D રજીસ્ટર ત્યાં છે હવે અંતે જો આપણે D POP કરવાનું ભૂલી જઈએ અને આપણે સીધા જ રીટર્ન સૂચના ને અહીં મૂકીએ તો પછી રીટર્ન સૂચનાના અમલમાં શું થશે તેથી તે સ્ટેક માંથી બે ટોચના સ્થાનોની સામગ્રીને બહાર કાઢવાનો પ્રયાસ કરશે અને તેને PC માં મૂકશે તેથી પરિણામે જ્યારે આ રિટર્ન એક્ઝિક્યુટ થશે ત્યારે PC રજિસ્ટરને DE જોડીની મૂળ સામગ્રી મળશે અને તે ચોક્કસપણે રિટર્ન સરનામું નથી તેથી તે રીતે પ્રોગ્રામ અમુક મનસ્વી સ્થાન પર પાછો આવશે તો તેથી જ આપણે કહ્યું છે કે આ બીજી સાવધાની છે કે PUSH અને POP ની આ સંખ્યા મેચ થવી જોઈએ જો ત્યાં કોઈ મેળ ખાતું ન હોય તો એવું બને કે મેં શરૂઆતમાં 5 PUSH અને અંતમાં 6 POP કહ્યા છે તેથી જો હું 5 PUSH અને 6 POP કરું અને પછી શું થશે કે આ રીટર્ન એડ્રેસ પણ સ્ટેક માંથી POP OUT થઈ ગયું છે તેથી આગળનું સ્થાન જે ત્યાં છે તે મૂલ્યમાં થોડો કચરો હશે અને જ્યારે આપણે પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ ત્યારે તે મૂલ્ય PC માં લોડ કરવામાં આવશે તેથી આ PUSH અને POP એ PUSH અને POP ની સંખ્યા સાથે મેળ ખાતા હોવા જોઈએ અને આ વસ્તુઓ મેચ થવી જોઈએ તેથી આપણે તે અર્થમાં સાવચેત રહેવું જોઈએ તેથી આ તે વસ્તુઓ છે કે જ્યાં PUSH POP નો ઉપયોગ વિરુદ્ધ ક્રમમાં થવો જોઈએ અને PUSH અને POP ની સંખ્યા મેચ થવી જોઈએ અને આ PUSH અને POP ને લૂપ ની અંદર મૂકવાની સલાહ આપવામાં આવતી નથી કારણ કે એવું થઈ શકે છે કે લૂપ અલગ અલગ રીતે અસ્તિત્વમાં હોઈ શકે અને તે સુનિશ્ચિત કરી શકાતું નથી કે તમામ એક્ઝિટ માં સમાન સંખ્યામાં PUSH અને POP નો સામનો કરવો પડે તેથી તે રીતે સ્ટેક સામગ્રી પરનું રિટર્ન ભૂલભરેલું બની શકે છે અને આ રિટર્નનું સરનામું ખોટી રીતે પૉપ આઉટ થઈ શકે છે તેથી આ કૉલ અને રીટર્ન સૂચનાનું બીજું સંસ્કરણ છે જેને શરતી કૉલ તરીકે ઓળખવામાં આવે છે તેથી શરતી જમ્પ ની જેમ જ તમને શરતી કૉલ મળ્યો છે જેમ કે આપણને CC સૂચના મળી છે તેથી જો કેરી ફ્લેગ સેટ કરેલ હોય તો આ સબરૂટિન ને કૉલ કરશે તેથી જો કૅરી ફ્લેગ સેટ કરેલ હોય તો સબરૂટિન ને કૉલ કરો પછી CNC અને જો કૅરી ફ્લેગ સેટ ન હોય તો તે સબરૂટિન કૉલ કરશે તેથી કહો કે સમાન રીતે જો શૂન્ય ફ્લેગ સેટ હોય તો CZ કૉલ હશે અને જો શૂન્ય ફ્લેગ સેટ ન હોય તો CNZ કૉલ હશે તો આ રીતે આપણી પાસે ઘણા પ્રકારો હોઈ શકે છે જેમ કે તે જ રીતે રિટર્ન માટે આપણી પાસે RC હોઈ શકે છે તેથી જો કેરી ફ્લેગ સેટ કરેલ હોય તો RC રિટર્ન હોય છે અને જો કેરી ફ્લેગ સેટ કરેલ ન હોય તો RNC રિટર્ન હોય છે તેથી આ રીતે આપણી પાસે વિવિધ પ્રકારો હોઈ શકે છે અને જે પણ સંયોજનો આપણે જમ્પ સૂચના માટે બોકૉલ કર્યા છે તે બધા સંયોજનો કોલ સૂચના માટે પણ હોઈ શકે છે જો કે સામાન્ય ડિઝાઇન પ્રેક્ટિસ તરીકે જો તમે તેને સોફ્ટવેર એન્જિનિયરિંગ એંગલથી જોઈ રહ્યા હોવ તો યોગ્ય સબરૂટીન માં કેટલાક મહત્વપૂર્ણ ગુણધર્મો હોવા જોઈએ તેમાં પ્રથમ એ છે કે તે ફક્ત કૉલ સાથે દાખલ થાય છે અને રિટર્ન સૂચના સાથે બહાર નીકળે છે તેથી સબરૂટિન પાસે કૉલ સૂચના અને રિટર્ન સૂચના હોવી જોઈએ તેથી તે કૉલ સાથે દાખલ થવું જોઈએ અને RET સાથે રિટર્ન આવવું જોઈએ એટલે કે તેને સિંગલ એન્ટ્રી પોઈન્ટ મળ્યો હોય છે અને તેને સિંગલ એક્ઝિટ પોઈન્ટ મળ્યો હોય છે તેથી જો આપણે આનું પાલન નહીં કરીએ તો શું થશે કે કહો કે હું અહીં એક સબરૂટિન લખી રહ્યો છું તો આ મારું સબરૂટિન છે અને અહીં કોઈ નુકશાન નથી અને કહો કે અહીં ક્યાંકની બદલે હું અહીં એક જમ્પ સૂચના મુકું છું અડ્રેસ L1 પર જમ્પ છે અને જ્યાં L1 સબરુટિન ની બહાર ક્યાંક છે અને L1 અહીં ક્યાંક છે પરંતુ વાસ્તવમાં રિટર્ન અહીં છે પરંતુ કોડ ના અમુક શરતી અમલીકરણમાં તે આ L1 પરથી જમ્પ થાય છે અને કદાચ સાદા જમ્પ ને બદલે તે કેરી પરનો જમ્પ હોઈ શકે છે અથવા એવો કંઈક શરતી જમ્પ હોઈ શકે છે અને તે સબરૂટિન માંથી બહાર નીકળી જાય છે હવે જો આ વસ્તુ કરવામાં આવે તો તમારી પાસે મોટી મુશ્કેલી એ હોય છે કે હવે સ્ટેક સામગ્રી અસંગત બની જાય છે કારણ કે સ્ટેક માં હજુ પણ રિટર્ન મૂલ્ય તેના ટોચના ભાગમાં સંગ્રહિત રહેશે તેથી તે આ છે તો કોઈક રીતે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે સ્ટેક પોઈન્ટર વેલ્યુ માં ફેરફાર કરવામાં આવ્યો છે કે જેથી રીટર્ન વેલ્યુ કાઢી નાખવામાં આવે છે અથવા જો આ લેવલ હોય તો કહો કે L2 મારો સબ પ્રોગ્રામ અથવા સબરૂટિન છે તો બહાર તમારી પાસે આવું કંઈક હોઈ શકે છે કે સામાન્ય રીતે જો પ્રથમ એન્ટ્રી ને લેવલ મળ્યું હોય તો સબરૂટિન માં કહો કે ધારો કે આ રીતે તેનું નામ su મળ્યું હોય તો શું થશે કે તમને આ સબરૂટીન માં પ્રવેશ માટે સામાન્ય એક્ઝીટ મળશે જેમ કે કોલ su જેવી તેથી તે સબરૂટિન su ને કૉલ કરશે અને તેમનું પુટિંગ ત્યાં થશે પરંતુ જેમ કે આ મુખ્ય પ્રોગ્રામ માં કહો કે જમ્પ L2 જેવું નિવેદન લખવા માટે તમને કોઈ પ્રતિબંધિત કરતું નથી તો આપણે સબરૂટીન ની અંદર જઈશું તેથી આ યોગ્ય એન્ટ્રી પોઈન્ટ માંથી પસાર થવાને બદલે તમે સબરૂટીન ની અંદર જઈ શકો છો અને જો તમે તેમ કરો તો ત્યાં મુશ્કેલી એ હોય છે કે રિટર્ન એડ્રેસ સ્ટેક માં સેવ થતું નથી તેથી ભવિષ્યમાં જયારે RET સૂચના અમલમાં આવશે ત્યારે RET તમારા યોગ્ય સરનામાં પર પાછા ફરી શકશે નહીં અને જ્યાં સુધી તમે રિટર્ન સરનામું અલગથી સ્ટેક માં મૂકવા માટે પૂરતી કાળજી ન લો ત્યાં સુધી તેથી આ સારી પ્રોગ્રામ પ્રેક્ટિસ નથી તેથી આદર્શ રીતે સબરૂટીન માં તમારી પાસે સિંગલ એન્ટ્રી પોઈન્ટ અને સિંગલ એક્ઝિટ પોઈન્ટ હોવા જોઈએ અને સબરુટીન માત્ર તે એન્ટ્રી પોઈન્ટ દ્વારા જ દાખલ થવું જોઈએ અને તે એન્ટ્રીમાં જ અને તે એન્ટ્રી પોઈન્ટ દ્વારા જ બહાર નીકળવું જોઈએ તેથી આ તે છે જે અહીં કહેવામાં આવે છે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રેક્ટિસ અનુસાર સબરૂટિન ફક્ત કૉલ સાથે દાખલ થાય છે અને RET સાથે બહાર નીકળે છે અને તેમાં એક પ્રવેશ બિંદુ હોય છે તેથી એક જ સબરૂટીન ના જુદા જુદા પોઈન્ટમાં જવા માટે કૉલ સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરશો નહીં તો ત્યાં તમારી પાસે સિંગલ એક્ઝિટ પોઈન્ટ હોઈ શકે છે કોઈપણ સબરૂટિન માંથી માત્ર એક રિટર્ન સ્ટેટમેન્ટ હોવું જોઈએ તેથી જો તમારી પાસે બહુવિધ રિટર્ન સ્ટેટમેન્ટ્સ હોય તો તે પ્રોગ્રામ ની વાંચનક્ષમતાને મુશ્કેલ બનાવે છે તેથી આપણે તે સબરૂટિન ને ફરીથી ડિઝાઇન કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે જેથી કરીને ત્યાં માત્ર એક જ એક્ઝિટ પોઈન્ટ હોય તેથી તે પ્રોગ્રામ ને સરળતાથી સમજી શકાય તેવો બનાવવામાં મદદ કરશે તેથી આ નિયમોને અનુસરીને હવે આપણને PUSH અને POP ના વપરાશમાં પણ કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં તેથી PUSH અને POP માં તેમની સંખ્યા મેચ થવી જોઈએ અને તે બધું અહીં છે અને તેથી જો આપણે આ બધા નિયમોનું પાલન કરીએ તો આપણે સારી સબરૂટિન ડિઝાઇન કરી શકીશું હવે આગળ આપણે પ્રોસેસર ડિઝાઇનમાં બીજા ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલમાં જઈશું જે ઇન્ટરપ્ટ્સ તરીકે ઓળખાય છે તેથી અત્યાર સુધી આપણે આ અભ્યાસક્રમમાં જે પણ ચર્ચા કરી છે ત્યાં આપણને એક પ્રોસેસર મળ્યું છે અને પ્રોસેસર મેમરી માંથી આગળની સૂચના મેળવે છે અને તેને એક્ઝિક્યુટ કરે છે તેથી ત્યાં એવી કોઈ રીત નથી કે જેના દ્વારા આપણે પ્રોસેસર ને કહી શકીએ કે બહારની દુનિયામાં કંઈક બન્યું છે અને કંઈક આકસ્મિક કરવું પડશે કંઈક અપવાદરૂપ કરવું પડશે જેમ કે કહો કે ત્યાં કોઈ પ્રોગ્રામ છે જે પ્લાન્ટની કામગીરીને નિયંત્રિત કરે છે અને તે કન્વેયર બેલ્ટ ને નિયંત્રિત કરે છે તેથી તે બધા ભાગો નિયમિત છે તે સમયના અમુક નિયમિત અંતરાલો પર ચાલે છે તેથી મારું પ્રોસેસર તે રીતે કેટલાક પ્રોગ્રામ દ્વારા કંટ્રોલ સિગ્નલ જનરેટ કરી રહ્યું છે પરંતુ ધારો કે ત્યાં આગ લાગી છે જેને સ્મોક ડિટેક્ટર દ્વારા શોધી કાઢવામાં આવે છે તો સ્મોક ડિટેક્ટર તેને શોધી કાઢે છે અને જો થોડીક આગ કે થોડો ધુમાડો અથવા આગની શક્યતા હોય તો હવે પ્રોસેસર જે કંઈ પણ કરી રહ્યું હતું ત્યારે એટલે કે તે કન્વેયર બેલ્ટને નિયંત્રિત કરી રહ્યું હતું તો હવે તેને તરત જ એ જણાવવું જોઈએ કે કેટલાક ફાયર હેન્ડલિંગ રૂટિનને ચલાવવામાં આવે કે જે ફાયર ટેન્ડરને સક્રિય કરશે અથવા તે સ્થાનિક ફાયર બ્રિગેડ ઓફિસને કોલ મોકલશે તો ત્યાં આ કરવું પડશે તેથી તે મૂળભૂત રીતે એક વિક્ષેપ છે અને આપણા રોજિંદા જીવનમાં પણ આવું થતું હોય છે ધારો કે હું મારા ઓરડામાં બેસીને પુસ્તક વાંચી રહ્યો હોવ તો તે એક સામાન્ય પ્રક્રિયા છે અને જો કોઈ વ્યક્તિ આવીને ડોર બેલ દબાવી દે તો તે એક વિક્ષેપ છે તેથી મારે પુસ્તક વાંચવાનું બંધ કરવું પડશે અને મારે તે વ્યક્તિ શું ઇચ્છે છે તે બધું જોવું પડશે અને તે બધી ક્રિયાઓ કરી અને પછી થોડા સમય પછી જ્યારે તે વ્યક્તિ સાથેની ક્રિયાપ્રતિક્રિયા પૂર્ણ થશે ત્યારે હું પાછો આવીશ અને પુસ્તક વાંચીશ તેથી તે જ રીતે પ્રોસેસર માં પણ તેના જેવા વિક્ષેપો થતા હોય છે તેથી જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ત્યાં ચોક્કસ કાર્ય કરવા પડે છે અને પ્રોસેસર દ્વારા ચોક્કસ રૂટિન એક્ઝિક્યુટ કરવાનું થતું હોય છે અને એકવાર તે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી પ્રોસેસર તે જે કંઈ પણ કરી રહ્યું હતું તેને ફરી શરૂ કરવું જોઈએ તેથી વિક્ષેપ એ એક પ્રક્રિયા છે જ્યાં બાહ્ય ઉપકરણ માઇક્રો પ્રોસેસર નું ધ્યાન ખેંચી શકે છે તેથી સામાન્ય રીતે આ વિક્ષેપ IO ઉપકરણ દ્વારા શરૂ કરવા પડશે તો પ્રોસેસર તેને શરૂ કરશે નહીં અન્યથા જો મેં કીબોર્ડ ને પ્રોસેસર સાથે કનેક્ટ કર્યું હોય તો શું થશે કે હવે સામાન્ય રીતે આ કીબોર્ડ માણસો દ્વારા ચલાવવામાં આવે છે તે પ્રોસેસર જેવા આ ઈલેક્ટ્રોનિક ઘટકોની સરખામણીમાં ઘણું ધીમું હોય છે હવે જો પ્રોસેસર આ રીતે કામ કરે છે અને તે સતત સ્કેન કરે છે કે વપરાશકર્તા દ્વારા કોઈ કી દબાવવામાં આવી છે કે કેમ અને પછી કોઈ પગલાં લે છે પછી પ્રોસેસર સમયનો મોટો ભાગ આ પોલિંગ કરવા માટે જ ખર્ચવામાં આવશે જેમ કે જો કોઈ કી દબાવવામાં આવી હોય અથવા તે શોધવામાં આવે તો વધુ સારી ડિઝાઇન એવી હોય છે કે જ્યારે પણ વપરાશકર્તા કી દબાવશે ત્યારે પ્રોસેસર ને જાણ કરવામાં આવશે કે કી દબાવવામાં આવી છે અને તે મુજબ પ્રોસેસર કઈ કી દબાવવામાં આવી છે તે સમજવાનો પ્રયત્ન કરશે અને તેના આધારે અમુક પગલાં લેશે તેથી આ રીતે આ વિક્ષેપો ખરેખર IO ઉપકરણમાંથી ઉદ્ભવે છે તેથી IO ઉપકરણ તેઓ પ્રોસેસર ને વિક્ષેપ મોકલશે અને આ સમગ્ર પ્રક્રિયા અસુમેળ વાળી છે તેથી અસુમેળ નો અર્થ એ કે તે પ્રોસેસર ઘડિયાળ CP સાથે સમન્વયિત નથી હોતી અને તે ફરજિયાત નથી કે આ વિક્ષેપ ઘડિયાળની એજીસ પર થવો જોઈએ તે તદ્દન અસુમેળ વાળુ છે અને તે કોઈપણ સમયે આવી શકે છે તેથી પ્રોસેસર દ્વારા તેનો જવાબ આપવામાં આવશે કે નહીં તે અન્ય ઘણી બાબતો પર આધાર રાખે છે કારણ કે આપણે તેને ધીમેથી જોઈએ છીએ પરંતુ ઘટના અસુમેળ વાળી છે ત્યાં બે પ્રકારના વિક્ષેપો હોઈ શકે છે કેટલાક વિક્ષેપોને માસ્કેબલ કહેવામાં આવે છે અને તેમાંથી કેટલાકને નોન માસ્કેબલ કહેવામાં આવે છે તો માસ્કેબલ એટલે કે વિક્ષેપોમાં વિલંબ થઈ શકે છે તેથી તમે કહી શકો છો કે હમણાં માટે હું આ સ્ત્રોતમાંથી વિક્ષેપિત થવા માંગતો નથી ઉદાહરણ તરીકે જેમ કે હું પુસ્તક વાંચતા માણસ પાસે પાછો જઉં છું અને દરવાજાની ઘંટડી વાગે છે તેથી જો હું ઈચ્છું કે આ સમયે મને કોઈએ ખલેલ ન પહોંચાડવી તો પછી હું ડોરબેલ સ્વીચને અક્ષમ કરી શકું છું તેથી જો ત્યાં દરવાજાની ઘંટડી દબાવવામાં આવે તો પણ બેલ વાગશે નહીં તેથી તે રીતે આપણે તે ડોર બેલને માસ્ક કરી શકાય તેવું ઇન્ટરપ્ટ બનાવી શકીએ છીએ બીજી બાજુ જો ત્યાં વીજળી ન હોય અથવા જો સ્મોક ડિટેક્ટર કે જે આગને શોધી કાઢે છે તે પ્રકારની વસ્તુઓ નોન માસ્કેબલ હોય છે તો આપણે તેમને સંશોધિત કરવા માટે સમર્થ હોવા જોઈએ નહીં તેથી આપણે તેમને વિલંબ કરવામાં સક્ષમ ન હોઈએ તો તેની તાત્કાલિક કાળજી લેવી જોઈએ તેથી તે રીતે પ્રોસેસર માં પણ પ્રવૃત્તિના પ્રકાર પર આધાર રાખીને IO ઉપકરણોના પ્રકાર કે જેને તમે સિસ્ટમ સાથે કનેક્ટ કરો છો ત્યારે કેટલાક ઉપકરણો એટલા જટિલ હોય છે કે આપણે તેમને પ્રોસેસર ને વિક્ષેપિત કરતા અટકાવી શકતા નથી અને તેમાંથી કેટલાક માટે આપણે કદાચ તેને રોકી શકતા નથી અને તેનું એટલું મહત્વ નથી તેથી જ્યારે પ્રોસેસર ને લાગે છે કે તે ઉપકરણોમાંથી વિક્ષેપ સ્વીકારી શકે છે ત્યારે તે ઉપકરણોને અને વિક્ષેપોને અનમાસ્ક કરશે અને તે પછી જ તે ઉપકરણોમાંથી વિક્ષેપો મોકલી શકાય છે અન્યથા નહીં તો તે એક પ્રકારનું વર્ગીકરણ છે વિક્ષેપોને વર્ગીકૃત કરવાની બીજી રીત વેક્ટર અને નોન વેક્ટર છે જેમ કે મેં કહ્યું છે કે જ્યારે પણ વિક્ષેપ આવે છે ત્યારે વિક્ષેપને સર્વિસ આપવી પડશે હવે પ્રોસેસર કેવી રીતે સર્વિસમાં વિક્ષેપ પાડશે તેથી પ્રોસેસરે કોડ નો એક ભાગ અમલમાં મૂકવો જોઈએ કે જે અગાઉથી નક્કી કરવામાં આવે છે પછી આ પ્રોસેસર એવું હશે કે જેમ કે મેં કહ્યું હતું કે જ્યારે પણ આ ધુમાડો સમજાય અને જોવામાં આવે ત્યારે તે વિક્ષેપિત કરે છે અને ત્યારે આગ શરૂ કરવા માટેનો કોડ કે જે ફાયર ટેન્ડર છે તે શરૂ થવો જોઈએ અને તે થાય છે તેવી જ રીતે ફાયર બ્રિગેડને જાણ કરવા માટેનો કોડ કે જે શરૂ થવો જોઈએ આ રીતે આપણે કહી શકીએ કે તે ISR માટેના સરનામાં છે જેને ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન અથવા ટૂંકમાં ISR કહેવામાં આવે છે તેથી આ ISRs ને મેમરી માં લોડ કરવામાં આવશે અને તેઓ પહેલાથી મેમરી માં ઉપલબ્ધ હોય છે તેથી સિસ્ટમ શરૂ થાય તે પહેલાં પ્રોગ્રામરે એ સુનિશ્ચિત કરવું પડશે કે મેમરી માં તમામ વિક્ષેપો માટે ઈન્ટરપ્ટ સર્વિસ રૂટિન પહેલેથી જ છે અને કેટલાક ઈન્ટરપ્ટ્સ માટે આ એડ્રેસ માટે ISR નું એડ્રેસ નિશ્ચિત છે તેથી ત્યાં અમુક નિશ્ચિત સ્થાન છે કે જ્યાં અનુરૂપ ISR લોડ થવો જોઈએ તેથી જ્યારે પણ તે વિક્ષેપ થાય છે ત્યારે પ્રોસેસર ને ISR સરનામાંની તપાસ કરવાની જરૂર નથી હોતી તેથી તે જાણે છે કે ISR માટે ક્યાં જવાનું છે તેથી તે તરત જ તે સરનામા પર જાય છે અને બીજી શક્યતા એ હોય છે કે તે નોન વેક્ટર ઈન્ટરપ્ટ હોય છે આ કિસ્સામાં જ્યારે ઈન્ટરપ્ટ્સ આવશે ત્યારે પ્રોસેસર ડિવાઈસ ને ઈન્ટરપ્ટ સર્વિસ રૂટિન એડ્રેસ જણાવવા માટે કહેશે તેથી પ્રોસેસર અમુક રીતે તે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન એડ્રેસ પ્રદાન કરશે અને પ્રોસેસર તે ચોક્કસ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન પર જશે તેથી આ રીતે બે પ્રકારના વિક્ષેપો હોઈ શકે છે એક વેક્ટર કરેલ વિક્ષેપો હોય છે જ્યાં સર્વિસ રૂટિનનું સરનામું હાર્ડ વાયર્ડ હોય છે તેથી તે પ્રોસેસર ને જાણીતું હોય છે અને તે પ્રોસેસર ડિઝાઇનરો દ્વારા નક્કી કરવામાં આવે છે બીજી બાજુ ત્યાં નોન વેક્ટર વિક્ષેપો હોય છે જ્યાં સર્વિસ રૂટિન નું સરનામું બહારથી સપ્લાય કરવાની જરૂર હોય છે અને બહારની દુનિયામાંથી આ ઇન્ટરપ્ટ્સ સરનામું પૂરું પાડવું જોઈએ તો આ એક ઇમરજન્સી સિગ્નલ છે અને તેથી માઇક્રોપ્રોસેસરે શક્ય તેટલી વહેલી તકે તેનો જવાબ આપવો જોઈએ કારણ કે તેથી જ આને વિક્ષેપ તરીકે મૂકવામાં આવ્યું છે અને આપણે તે વિક્ષેપોને શક્ય તેટલી વહેલી તકે પ્રતિસાદ આપવા સક્ષમ હોવા જોઈએ તેથી જ્યારે માઈક્રોપ્રોસેસરને ઈન્ટરપ્ટ સિગ્નલ મળે છે ત્યારે તે વર્તમાનમાં એક્ઝીક્યુટીંગ પ્રોગ્રામ ને સ્થગિત કરે છે અને આવનારા ઈન્ટ્રપ્ટ ને પ્રતિસાદ આપવા માટે ઈન્ટરપ્ટ સર્વિસ રૂટીન પર જમ્પ કરે છે તેથી જેમ મેં કહ્યું કે દરેક વિક્ષેપને અનુરૂપ વિક્ષેપ સેવા રૂટિન મળે છે તેથી પ્રોસેસર કે જે કંઈક કરી રહ્યું હતું એટલે કે તે કોઈ પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરી રહ્યું હતું ત્યારે ત્યાં અચાનક જ વિક્ષેપ આવી ગયો તેથી પ્રોસેસરે તે પ્રોગ્રામ ને સ્થગિત કરવો જોઈએ કે જેને તે હાલમાં એક્ઝિક્યુટ કરી રહ્યો હતો અને તે વિક્ષેપિત સેવા રૂટીન પર જવું જોઈએ અને તેમની ઈન્ટરપ્ટ સર્વિસ રૂટીનનો અમલ કરવો જોઈએ અને એકવાર ઈન્ટરપ્ટ સર્વિસ રૂટીન સમાપ્ત થઈ જાય પછી તેને મૂળ કામગીરી ફરી શરૂ કરવી જોઈએ તેથી આ રીતે કામગીરીનો ક્રમ થવો જોઈએ તેથી જે સમયે તમે વિક્ષેપોને પ્રતિસાદ આપો છો ત્યારે તે નિર્ધારિત કરવામાં આવે છે કે કાં તો તે તાત્કાલિક હોઈ શકે છે અથવા વિલંબિત થઈ શકે છે તેથી જો વિક્ષેપ માસ્ક કરી શકાય તેવું હોય અથવા વિક્ષેપ નૉન માસ્કેબલ હોય તો તેના આધારે આ આંતર પ્રતિભાવ સમય બદલાઈ શકે છે અને જો વિક્ષેપ માસ્ક કરેલ ન હોય તો તાત્કાલિક હોય છે અને તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રતિભાવો તાત્કાલિક હશે જો વિક્ષેપ માસ્કેબલ હોય તો પ્રોસેસર ને અમુક સમય પછી જ્યારે તે વિક્ષેપ માટે માસ્ક દૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે વિક્ષેપો શોધી શકે છે અને તે સમયે તે શોધી શકે છે કે અમુક વિક્ષેપ રાહ જોઈ રહ્યા છે અને તે સમયે તે વિક્ષેપ સેવા રૂટિન પર જશે તેથી તે રીતે તે માસ્ક છે કે નહીં તેના આધારે વિક્ષેપિત સેવા તાત્કાલિક હોઈ શકે છે અથવા તેમાં વિલંબ થઈ શકે છે તેથી વેક્ટર અથવા નોન વેક્ટર પર આધાર રાખીને આ ISR ને રીડાયરેક્ટ કરવાની બે રીતો ત્યાં છે અને આપણે પહેલાથી જ જોયું છે કે જો વિક્ષેપ એ વેક્ટર કરેલ વિક્ષેપ હોય તો ઈન્ટરપ્ટ સર્વિસ રૂટિન એડ્રેસ માઇક્રોપ્રોસેસર ને જાણીતું હોય છે તેથી તે તરત જ તે વિક્ષેપિત સેવા રૂટિન પર જઈ શકે છે બીજી બાજુ જો તે નોન વેક્ટર વિક્ષેપ હોય તો માઇક્રોપ્રોસેસર ને ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન ખબર નથી હોતી તેથી ઉપકરણને તે સપ્લાય કરવું પડશે તેથી ઓછામાં ઓછા માઇક્રોપ્રોસેસર ને ઉપકરણને વિક્ષેપિત સર્વિસ રૂટિન એડ્રેસ સાથે આવવા માટે થોડો સમય રાહ જોવી પડશે તેથી તે રીતે વિક્ષેપિત સેવાનું નિયમિત સરનામું મેળવવામાં કેટલાક ચક્ર ખર્ચવામાં આવશે અને તે રીતે પ્રતિસાદમાં તેટલો સમય વિલંબિત થશે તો આ ચર્ચા કોઈપણ પ્રોસેસર માટે સાચી છે તો 8085 એક ઉદાહરણ છે તેથી તેઓ જોશે કે 8085 પાસે કયા પ્રકારનાં વિક્ષેપો છે પરંતુ સામાન્ય રીતે કોઈપણ પ્રોસેસર માં માસ્કેબલ ઈન્ટરપ્ટ નોન માસ્કેબલ ઈન્ટરપ્ટ હશે અથવા તેમાં આ વેક્ટર ઈન્ટરપ્ટ નોન વેક્ટર ઈન્ટરપ્ટ જેવા વિક્ષેપો હશે તેથી 8085 ના કિસ્સામાં ત્યાં સંખ્યાબંધ વિક્ષેપો છે જેમાંથી કેટલાક માસ્ક કરી શકાય તેવા છે અને જેમાંથી કેટલાક બિન માસ્કેબલ છે અને આ માસ્ક કરી શકાય તેવા વિક્ષેપોને એક ફ્લિપ ફ્લોપ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે જેને ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ તરીકે ઓળખવામાં આવે છે તો આ ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ વપરાશકર્તા દ્વારા સીધી રીતે સુલભ નથી પરંતુ વપરાશકર્તા આ ઇન્ટરપ્ટ ને સક્ષમ અને નિષ્ક્રિય કરવા માટે EI અને DI જેવી સૂચનાઓનો ઉપયોગ કરી શકે છે તેથી EI વિક્ષેપોને સક્ષમ કરશે અને DI વિક્ષેપોને અક્ષમ કરશે અને આ EI અને DI છે તેથી તેઓ ખરેખર આ વિક્ષેપને અસર કરે છે અને ફ્લિપ ફ્લોપ ને સક્ષમ કરે છે અને EI ને એક પર સેટ કરીને અને DI તેને 0 પર સેટ કરશે તે રીતે આ EI અને DI થશે તેથી 8085ના કિસ્સામાં માત્ર એક જ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે તેથી તે આ EI અને DI થી પ્રભાવિત થતું નથી તેથી તે ધીમે ધીમે જોશે તેથી નોન માસ્કેબલ વિક્ષેપ EI અને DI દ્વારા પ્રભાવિત થશે નહીં અને માત્ર માસ્ક કરી શકાય તેવા વિક્ષેપોને જ મળશે તેથી ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ પર અસર કરે છે અને માસ્કેબલ ઇન્ટરપ્ટ પર નહીં તેથી ત્યાં પિન માં 5 વિક્ષેપ છે તેથી જો તમને પિન ડાયાગ્રામ યાદ હોય તો આપણે આ 8085 પ્રોસેસર માટે બતાવેલ કે ત્યાં 5 વિશિષ્ટ પિન છે પ્રથમ એક INTR છે અને ત્યાં INTR તરીકે ચિહ્નિત પિન છે તેથી આ એકમાત્ર નોન વેક્ટર વિક્ષેપ છે તેથી નોન વેક્ટર ઈન્ટરપ્ટ એટલે કે ઈન્ટરપ્ટ સર્વિસ રૂટિન એડ્રેસ અને આ ઈન્ટરપ્ટ ક્યારે થાય છે તે જાણી શકાયું નથી તેથી જો કોઈ ઉપકરણ કે જે આ INTR લાઇન સાથે જોડાયેલ હોય તો તે આ INTR લાઇન દ્વારા પ્રોસેસર ને વિક્ષેપ મોકલી શકે છે અને જ્યારે આ INTR વિક્ષેપ આવે છે ત્યારે કારણ કે તે નોન વેક્ટર વિક્ષેપ છે તેથી પ્રોસેસર ચોક્કસ એક્ઝેક્યુશન સાયકલ પર જશે જ્યાં તે ઉપકરણને તેને ISR સરનામું પ્રદાન કરવાની અપેક્ષા રાખશે અને તે ISR સરનામું મેળવ્યા પછી પ્રોસેસર તે ISR પર જશે તેથી INTR એ માસ્કેબલ ઇન્ટરપ્ટ છે તેથી આ EI અને DI સૂચનાઓનો ઉપયોગ વિક્ષેપોને સક્ષમ અને અક્ષમ કરવા માટે થઈ શકે છે પછી ત્યાં વધુ ત્રણ પિન RST 5 5 RST 6 5 અને RST 7 5 છે તેથી તેઓ વેક્ટર વિક્ષેપો છે તેથી તેમના માટે ISR સરનામાં પ્રોસેસર ને જાણીતા છે તેથી જ્યારે આ વિક્ષેપો થાય ત્યારે પ્રોસેસર ચોક્કસ સરનામાં પર બ્લાન્ક કરશે અને તે બધા માસ્કેબલ છે તેથી આ 5 5 6 5 7 5 આ તમામ વિક્ષેપો માસ્કેબલ ઇન્ટરપ્ટ છે જ્યારે બીજી ઈન્ટરપ્ટ પિન છે જે TRAP તરીકે ઓળખાય છે અને 8085 માં આ એકમાત્ર નોન માસ્કેબલ ઈન્ટરપ્ટ છે અને તે વેક્ટર ઈન્ટરપ્ટ પણ છે તેથી TRAP માટે ISR સરનામું જાણીતું છે અને તે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે તેથી જો તમે અંતર્ગત પ્રોસેસર તરીકે 8085 સાથે સિસ્ટમ ડિઝાઇન કરી રહ્યાં હોવ તો તમે સમજી શકો છો કે તમે સંખ્યાબંધ ઉપકરણોને સિસ્ટમ સાથે કનેક્ટ કરવા જઈ રહ્યા છો પછી તે INTR સાથે કનેક્ટ થઈ શકે છે અથવા તેઓ આ RST લાઈનો સાથે કનેક્ટ થઈ શકે છે અને આ તમામ વિક્ષેપોમાં સૌથી મહત્વપૂર્ણ છે તેથી તેઓ તેની સાથે જોડાયેલા હોવા જોઈએ જે તે TRAP લાઇન સાથે જોડાયેલા હોવા જોઈએ સામાન્ય રીતે વીજળી ન હોય એવી ગંભીર પરિસ્થિતિઓ અને તે બધા સાથે તેઓ TRAP લાઇન સાથે જોડાયેલા હોય છે તો આ TRAP સેવા છે તેથી પાવર જાય પછી સિસ્ટમ બેટરી પર રાખવામાં આવે છે તેથી સિસ્ટમે સિસ્ટમ માટે પહેલા તમામ મહત્વપૂર્ણ ડેટાને સાચવવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી આ TRAP સેવા નિયમિત તે કરી રહી હોય છે તેથી તે સિસ્ટમમાં રહેલા તમામ મહત્વપૂર્ણ ડેટાની નોંધ લેશે અને તેના મૂલ્યો અને તે બધાને અમુક સુરક્ષિત સ્થાનો પર કૉપિ કરવા જોઈએ અને પછી તે પાવર ડાઉન મોડ માં જવું જોઈએ તેથી તે રીતે આ TRAPનો ઉપયોગ પરિસ્થિતિ માટે થઈ શકે છે જે ખૂબ જ ગંભીર છે હવે સારાંશ માટે આપણે કહીએ તો આપણને આ INTR મળ્યું છે જે માસ્કેબલ છે અને તે વેક્ટર નથી 5 5 તે બધા માસ્કેબલ છે અને તે બધા વેક્ટર પણ છે અને આ TRAP નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે અને તે વેક્ટરડ ઇન્ટરપ્ટ છે તેથી ISR સરનામું જાણીતું છે હવે વેક્ટર એડ્રેસ પર આ ISR શું છે અને તે બધું શું છે તો આપણે આ વેક્ટર્સ ક્યાંથી શોધી શકીએ અને તે કેવી રીતે કરવું તેથી ઇન્ટરપ્ટ વેક્ટર એ એક નિર્દેશક છે જ્યાં ISR મેમરી માં સંગ્રહિત થાય છે તેથી જ્યારે હું કહું કે મેં એવું કહ્યું છે કે આ 5 5 છે તેથી તેઓ વિક્ષેપ વેક્ટર છે તેથી વેક્ટર કરેલ વિક્ષેપનો અર્થ છે કે તેમનું સરનામું જાણવું જોઈએ તેથી બધા વિક્ષેપો વેક્ટર કરે છે અથવા અન્યથા તે મેમરી વિસ્તાર પર મેપ કરવામાં આવે છે જે ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ તરીકે ઓળખાય છે તેથી તે સામાન્ય રીતે પૃષ્ઠ શૂન્યમાં સ્થિત હોય છે જે પ્રથમ 256 સ્થાનોમાં 0 થી 00FF હેક્સ હોય છે તેથી આ એવા વેક્ટર્સ ધરાવે છે જે જ્યારે ઇન્ટરપ્ટ આવે ત્યારે માઇક્રોપ્રોસેસર ને યોગ્ય સ્થાને રીડાયરેક્ટ કરે છે તેથી શું થાય છે કે જ્યારે કોઈ ચોક્કસ વિક્ષેપ થાય છે ત્યારે કહો કે ત્યાં 5 5 થાય છે તેથી પછી જો ત્યાં એક નિશ્ચિત સરનામું હોય કે જેના પર પ્રોસેસર જમ્પ મારશે અને તે સરનામાંની શ્રેણી આમાં આવે છે તે સરનામું આ શ્રેણી 00 થી ff હેક્સ માં આવે છે અને તે ભાગમાં આવે છે તેથી તમે આ માટે 5 5 માટે તમારું ISR મેળવી શકો છો અને આપણે તે મુજબ ત્યાં ISR ને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ અને તેને બ્લોક્સ માં વિભાજિત કરવામાં આવે છે અને દરેક બ્લોકને નિયંત્રિત કરવામાં આવે છે અને દરેક બ્લોકનો ઉપયોગ તેના વેક્ટરને પકડવા માટેના ઇન્ટરપ્ટ્સ દ્વારા કરવામાં આવે છે So તેથી હું એક ઉદાહરણ લઈશ અને તે રીતે કહીશ કે આ ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ છે 5 થયું છે તેથી પ્રોસેસર શું કરે છે કે તે આ મૂલ્યને 8 વડે ગુણાકાર કરવામાં આવે છે તેથી આ 5 58 24 છે તેથી તે મેમરી લોકેશન 24 પર આવશે અને 24 પછી તે અપેક્ષા રાખશે કે 5 5 માટે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન સ્થિત થશે તેથી આ 5 5 પછી મારી પાસે 6 તેથી 6 5 એ 27 થી શરૂ થશે કહો કે મને માફ કરશો તે 6 58 થી શરૂ થશે 5 5 માં 8 જે તેને 44 બનાવે છે તેથી તે ચાલીસ થી શરૂ થશે અને 6 5 એ 48 થી શરૂ થશે તેથી તે રીતે તે કરવા માટે આપણી પાસે માત્ર થોડા બાઇટ્સ છે તેથી 5 5 ગુણ્યાં 8 છે તો આપણે તેને 40 વત્તા 4 એટલે કે 44 બનાવીએ અને આ 6 5 ગુણ્યાં 8 છે તેથી આ તેને 60 48 વત્તા ચાર એટલે 52 બનાવે છે તેથી જો આ 5 5 વિક્ષેપ આવે તો જો આ મારી મેમરી હોય તો તે સરનામું 44 પર જશે તેથી તે સરનામું દશાંશ 44 પર જશે અને જો તે 6 5 થાય તો તે મેમરી એ સ્થાન પર જશે કે જેનું સરનામું 52 છે તેથી તમે જુઓ છો કે આ 44 થી 51 બંને વચ્ચે આપણને 6 વત્તા 7 કે 8 સ્થાનો મળ્યા છે તેથી આપણને 5 5 માટે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન રાખવા માટે ટોચની વચ્ચે 8 સ્થાનો મળ્યા છે તેવી જ રીતે 6 5 માટે તે 7 5 એ 8 સ્થાનો પછી આવશે તેથી આપણને 6 5 માટે 7 પોઈન્ટ માટે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન રાખવા માટે અન્ય 8 સ્થાનો મળ્યા છે હવે જો કોઈ ચોક્કસ ઉપકરણ માટે ઈન્ટરપ્ટ સર્વિસ રૂટિન ખૂબ જ નાનું હોય તો તે તે 8 બાઈટ માં સમાવિષ્ટ હોઈ શકે છે અને સામાન્ય રીતે આપણી પાસે એટલી નાની ઈન્ટરપ્ટ સર્વિસ રૂટિન નથી કે તેને 8 બાઈટ માં રાખી શકાય તેથી આપણે શું કરીએ છીએ કે આપણે અહીં એક જમ્પ સૂચના મૂકીએ છીએ અને કેટલાક મેમરી સરનામાં પર જાઓ આ 5 5 માટે આ વાસ્તવિક ISR કદાચ મેમરી સ્થાન 2000 થી સ્થિત છે તેથી આપણે શું કરીએ છીએ કે આપણે અહીં જમ્પ 2000 સૂચના મૂકીએ છીએ અને આ માટે માત્ર 3 બાઇટ્સ જરૂરી છે તો આ સૂચનાના કોડિંગ માટે માત્ર 3 બાઇટ્સ જરૂરી હોય છે તેથી તે મારા માટે પૂરતું છે તેથી હું તેને અહીં મુકું છું અથવા હું અહીં ફક્ત ત્રણ બાઈટ નો ઉપયોગ કરું છું અને જમ્પ 2000 નો કોડ મૂકું છું જેથી જ્યારે વિક્ષેપ આવે ત્યારે પ્રોસેસર આ બિંદુએ આવે અને તેને આ સૂચના જમ્પ 2000 મળશે તેથી તે મેમરી એડ્રેસ 2000 પર જશે અને ત્યાં ISR કોડ એક્ઝિક્યુટ કરશે તેથી આ રીતે આપણે આ નાના મેમરી સ્થળોએ નાના કદના ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ જમ્પ માં મોટા ISR કોડ ને હેન્ડલ કરી શકીએ છીએ